આપણે અગાઉ ઓપ એમ્પ ખૂબ જ ઉંચો હોય છે અને આ પાઠમાં આપણે જ્યાં A0 એ ∞ સુધી જાય તે મર્યાદામાં આ સર્કિટનો અભ્યાસ કરીશું આપણે જે સર્કિટને મેળવી હતી તે આ હતી જ્યાં આપણે V0k મેળવવા માટે રેઝિસ્ટર મજબૂત રીતે ચાલે અને તે Vi અને V0k વચ્ચેનો તફાવત છે જો V0 ખૂબ નાનું હોય તો તેને મજબૂત ધનાત્મક રીતે ચલાવવામાં આવે છે અને જો V0 ખૂબ મોટું હોય તો તેને મજબૂત ઋણાત્મક રીતે ચલાવવામાં આવે છે તેથી છેલ્લે આપણે જોયું કે V0 એ k × Vi હોવાની ખૂબ નજીક છે તેથી જો તમે તેને સચોટ રીતે ઉમેરો તો V0 એ k11 kA0 હશે કે જ્યાં A0 ઘણીવાર ગેઈન x Vi હોય છે હવે જો તમે A0 ની મર્યાદાને ∞ સુધી લઈ જાઓ તો આપણે જોઈએ છીએ કે V0Vi કે જે સચોટ રીતે k11 kA0 k હોય છે કારણ કે જેમ જેમ A0 નું મૂલ્ય ∞ તરફ જવાનું વલણ ધરાવે છે ત્યારે અહીં આ પદ 0 પર જાય છે અને kA0 પણ 0 પર જાય છે હવે જો તમને યાદ હોય તો સર્કિટ સાથે આવવા માટે આપણે શરૂઆતમાં ગેઇન A0 નું મૂલ્ય ∞ તરફ જવાનું વલણ ધરાવે છે તેથી આવા કિસ્સામાં શું થાય છે તેને ચાલો આપણે વધુ વિગતવાર રીતે જોઈએ તેથી હું એક આદર્શ ઓપ એમ્પ અથવા A0 અનંત પર જ હોય છે તેમનો તફાવત શૂન્ય છે તેથી તેનો અર્થ એ છે કે આ ટર્મિનલ અને તે ટર્મિનલ સમાન વોલ્ટેજ પર હોય છે યાદ રાખો કે આ A0 નું અનંત હોવાના પરિણામ છે હવે જ્યારે તમારી પાસે બે નોડ્સ જોડાયેલા હોય છે તેનો તફાવત શૂન્ય હોય છે એવું નથી કે તેઓ એક વાયર છે અને કેટલીકવાર તેને ઓપ એમ્પ ના ઈનપુટ પર વર્ચ્યુઅલ શોર્ટ તરીકે પણ કહેવામાં આવે છે અને આ રીતે તે હોય છે તેઓ બધાનો અર્થ એક જ થાય છે તેનો અર્થ એ છે કે ઓપ એમ્પ ના બે ઈનપુટ ટર્મિનલ હોય છે કે જેની કિંમત A0 Vd છે હવે જો ઈનપુટ ના આધારે તેને મેળવવું પડશે જેને આદર્શ ઓપ એમ્પ સાથે સર્કિટના વિશ્લેષણ વિશે વાત કરતી વખતે હું ધ્યાનમાં લઈશ પરંતુ તમે આ ભૂલ ન કરો કારણ કે ઓપ એમ્પ્સ વિશે વધુ વાત કરીશ